પ્રિય સહભાગીઓ પહેલાં અઠવાડિયાના ત્રીજા મોડ્યુલ માં તમારું સ્વાગત છે પહેલાનાં મોડ્યુલમાં આપણે પ્રોક્સીમીક્સ ની મૂળ વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરી હતી જુદા જુદા ક્ષેત્રો એટલે કે ઘનિષ્ઠ સામાજિક વ્યક્તિગત અને જાહેર અંતરનાં ચાર ક્ષેત્રો શું છે આપણે આ ક્ષેત્રના સાંસ્કૃતિક સૂચિતાર્થો પર પણ ધ્યાન આપ્યું હતું આજની ચર્ચામાં આપણે જોઇશું કે સંપર્ક અને સંપર્ક વિનાની સંસ્કૃતિઓ કેવી રીતે અલગ થાય છે અમુક સંસ્કૃતિઓમાં સંદર્ભ કેવી રીતે મહત્વપૂર્ણ છે અને અમુક સંસ્કૃતિમાં તે કેવી રીતે મહત્વપૂર્ણ નથી અને આપણે જુદી જુદી પ્રકારના અંતરને પણ જોઈશું જેમ આપણે પહેલાનાં મોડ્યુલમાં ચર્ચા કરી કે પ્રોક્સીમીક્સ ની મદદ થી આપણે અંતર જાળવતા હોઈએ છીએ આપણે અજાણતાં અને કેટલીક વાર સભાનપણે પણ પોતાની અને અન્ય લોકો વચ્ચે થતી વાતચીત અનુસાર ભાવનાઓ અને વિચારોનું મૂલ્યાંકન કરવા માટે અંતર જાળવી રાખીએ છીએ જો કે આપણે જાણી શકીએ છીએ કે તે ફક્ત સૂક્ષ્મ અંતરનું જ માળખુ નથી પરંતુ તે એ માળખું છે જે પ્રોક્સીમીક્સની પાછળ રહેલા સિદ્ધાંતને સમજવા માટે મહત્વપૂર્ણ છે હોલે ટિપ્પણી કરતા કહે છે કે પુરુષોના દૈનિક વ્યવહારમાં આ અંતર રહેલું હોય છે અને તે જે તેના મકાનો ઈમારતો અને આખરે તેના શહેરની રચનામાં છે તે અંતરની વ્યવસ્થા માટે જરૂરી છે તેથી આપણે જાણી શકીએ છીએ કે પ્રોક્સીમીક્સ માત્ર લોકો વચ્ચે તથા જૂથની પરિસ્થિતિમાં જળવાતું અંતર જ નથી પરંતુ તે એ પણ જોવે છે કે વાતચીત કરતી સમયે અંતર અને તેની ગોઠવણીના જુદા જુદા પાસા કેવી રીતે મહત્વપૂર્ણ બને છે તે જ સમયે આપણે જાણી શકીએ છીએ કે પ્રોક્સીમીક્સ એ રસ્તાઓ ઓળખી શકે છે કે ક્યાં લોકો પોતાની સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ વિશે વિચારે કે કેવી રીતે અમુક ચોક્કસ પ્રકારના અંતર એ લાગણી અને સહાનુભૂતિને તેના આત્મવિશ્વાસ સાથે જોડે છે જ્યારે હોલનું ચાર ક્ષેત્રોનું વર્ગીકરણની કેટલીક વખત ટિપ્પણી કરવામાં આવી છે જો કે ખરેખર ટિક્કા કરવામાં આવી નથી તેની મૂળભૂત ધારણા છે કે પ્રોક્સીમીક્સ વર્તણૂક પણ સાંસ્કૃતિક પાસાંઓ પર આધારિત છે અને જેના પર આજ સુધી ક્યારેય પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો નથી અને તે સાંસ્કૃતિક સંબંધનું આ પાસું છે કે જેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું હોલના મત મુજબ સંસ્કૃતિને 2 રીતે વર્ગીકરણ કરી શકાય છે તેમણે 1959 માં પ્રકાશીત કરેલી તેમની પુસ્તક ધ સાયલન્ટ લેંગ્વેજમાં સંપર્ક અને સંપર્ક વિનાની સંસ્કૃતિઓ વિશે વાત કરી છે તેમનો સંપર્ક સંસ્કૃતિ વિશેનો વિચાર તે સંસ્કૃતિઓને સૂચવવાનો છે જેમાં નજીકના આંતરવ્યક્તિત્વના અંતર જાળવવામાં આવે છે અને તેની સાથે તે અંતર કે જેમાં વ્યક્તિગત અને અલગ અલગ સંપર્કને પ્રોત્સાહન આપી શકાય છે તેમના અભ્યાસના આધારે તેમણે સૂચવ્યું કે દક્ષિણ યુરોપના દેશો તેમજ અરબી દેશોને સંપર્ક સંસ્કૃતિ તરીકે ઓળખાવી શકાય છે કારણ કે તેને શોધી કાઢ્યું છે કે સામાન્ય રીતે આ દેશોમાં લોકો એકબીજાને સ્પર્શતા હોય છે અને તે જ સમયે તેઓ ડાયડીક અને જૂથની પરિસ્થિતિમાં નજીકના આંતરવ્યક્તિત્વ સંપર્ક જાળવી રાખે છે બીજા લોકોની સરખામણીમાં તેને કેટલાક દેશોને તેમના સંપર્ક વિનાની સંસ્કૃતિ હેઠળ મૂક્યા છે તેમણે તેમના સંશોધનના આધારે ટિપ્પણી કરી છે કે ઉત્તર યુરોપિયન દેશો તેમજ ઉત્તરી અમેરિકામાં લોકો વિરુદ્ધ પસંદગી અને વર્તણૂક દર્શાવે છે અને તેઓની આંતર વ્યક્તિગત પરિસ્થિતિઓમાં પ્રમાણમાં વધુ અંતર સારી રીતે જાળવી રાખવાનું પસંદ કરે છે એવું પણ કહી શકાય છે કે હોલનું પ્રોક્સિમિકસ અંતરનું ચાર ક્ષેત્રોનુ વર્ગીકરણ હેની હેડીગર જે ઝૂ બાયોલોજી ના પિતા તરીકે પણ જાણીતા છે તેના એક અભ્યાસ પરથી પ્રેરિત થયું હતું તે સ્વિસ ઇથેલોજિસ્ટ હતા અને તેને પ્રાણીઓની વિવિધ જાતિઓ જે એકબીજાના સંપર્કમાં આવતા તેમના વર્તણૂકમાં જાળવતા અંતરનું વ્યવસ્થિત આવલોકન કર્યું હતું તેમણે આ અંતરોનું નામ ફ્લાઈટ ક્રીટીકલ પર્સનલ અને સોસીઅલ ડીસટન્સ રાખ્યું છે અને હોલે ચાર ક્ષેત્રોના તેના અભ્યાસમાં ઘણું રજૂ કર્યું હતું જે માનવ જાતએ એકબીજા સાથે જાળવ્યું હતું જો કે પ્રોક્સિમીક્સ વર્તણૂકના સાંસ્કૃતિક પરિમાણોના પાસાં જ છે જેનો શ્રેય ફક્ત તેને જ આપવામાં આવે છે બીજું પાસું કે જેના તરફ હોલે આપણું ધ્યાન દોર્યું તે ઉચ્ચ અને નીચા સંદર્ભ સંસ્કૃતિનો છે સંદર્ભના વિચાર દ્વારા તે સૂચવવા માંગે છે કે કોઈ વ્યક્તિના વર્તનને સમજવા માટે આપેલી સંપૂર્ણ માહિતી અથવા પૂર્વભૂમિકાને ચોક્ક્સ સ્વરૂપમાં રૂપાંતરિત કરવું જરૂરી છે ક્યારેક તે આપણી રોજીંદી ભાષામાં ઉપયોગમાં આવતા શબ્દસમૂહોમા પ્રતિબિંબિત થાય છે અને તે જ સમયે તે એકબીજા સાથે જાળવેલ નિકટતા અને અંતરમાં પણ પ્રતિબિંબિત થાય છે તેમણે સૂચવ્યું હતું કે ઉચ્ચ સંદર્ભ સંસ્કૃતિમાં વાતચીત ખૂબ જ સાંકેતિક હોય છે અને લોકો ઘણી બધી ન બોલાયેલી વાતો કોઈ સંદર્ભમાં રહેલ હોય છે તેનાથી પરિચિત હોય છે પરંતુ તે આપણા અર્થનું અર્થઘટન કરવામાં અથવા અન્ય લોકો દ્વારા તેને સમજવામાં અસર કરે છે ઉદાહરણ તરીકે સામાજિક વંશવેલો અને સામાજિક સ્થિતિ અંતરની ચોક્કસ રીતે અને વાતચીતની ચોક્કસ રીતને જાળવી રાખવા ફરજ પાડે છે હોલના અભ્યાસમાં તેને ટિપ્પણી કરી છે કે જાપાન તેમજ કેટલાક એશિયન સમાજ અને કેટલાક પશ્ચિમી દેશો પણ આ સાંકેતિક સંસ્કૃતિના જૂથ હેઠળ છે તેને શબ્દકોશ માંથી એક ખૂબજ રસપ્રદ ઉદાહરણ આપ્યું છે જે બ્રિટિશ વ્યક્તિ સામાન્ય રીતે ઉપયોગ કરે છે કોઈ બ્રિટિશ ટિપ્પણી કરી શકે છે મેં સાંભળ્યું તમે શું બોલ્યા અથવા એમ પણ કહી શકે છે ઓહ હું તમારી સાથે સહમત છું જે વ્યક્તિ ઉચ્ચ સંદર્ભ સંસ્કૃતિ સાથે સંબંધિત નથી તે ઘણીવાર આ વિધાનને ખાતરી તરીકે અર્થઘટન કરે છે જેનો તે પ્રયાસ કરી રહ્યો હોય છે તેમ છતાં તે ઉચ્ચ સંદર્ભ સંસ્કૃતિમાં બનેલા વ્યંગાત્મક અસ્વીકારને સમજી શકશે નહિ બીજી તરફ આપણે જોઈ શકીએ છીએ કે નીચી સંદર્ભ સંસ્કૃતિ ચોક્કસ વાતચીતમાં માને છે નીચી સંદર્ભ સંસ્કૃતિમાં એકજ માહિતીનો એકજ અર્થ હોય છે અને જે રીતે માહિતીને સાંકેતિક રીતે વાંચવામાં આવે છે તે સંદર્ભમાં રહેલ બાકીની ન કહેલી વાત દ્વારા પ્રભાવિત થતી નથી આપણે એવું પણ કહી શકીએ છીએ કે નીચી સંદર્ભ સંસ્કૃતિમાં વાતચીત નિયમલક્ષી છે તે સારી રીતે કોડીફાઈડ છે અને જ્યારથી તે સારી રીતે કોડીફાઈડ અને નિયમલક્ષી બન્યું છે ત્યારથી નીચી સંદર્ભ સંસ્કૃતિમાં જ્ઞાન સરળતાથી સ્થાનાંતરિત થઈ શકે છે અને ઉદહરણો જે હોલે વાપર્યા છે તે યુ એ U A અને જર્મનીના સંદર્ભમાં છે અને આપણે જાણી શકીએ છીએ કે વ્યકિતના ધ્યાનમાં સંદર્ભ છે કે નહિ તે પણ સામાજીક સ્થિતિઓ પર આધારીત છે અને આપણે અગાઉ ચર્ચાઓમાં જોયું હતું કે અશાબ્દિક વાતચીતમાં એક જ પાસું તેના સંપૂર્ણ અર્થ તરીકે લઈ શકાતું નથી જો કે તે એક ખૂબ હકારાત્મક નિશાની છે હોલએ તે પણ સૂચવ્યું છે કે ઉચ્ચ સંદર્ભ સંસ્કૃતિ અને નીચી સંદર્ભ સંસ્કૃતિની લાક્ષણિકતાઓ અંતરની ગોઠવણીમાં પણ પ્રતિબિંબિત થાય છે અને તાજેતરના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે આ વૃત્તિઓ ફ્કત અંતર ગોઠવણી આર્કિટેક્ચર અને આંતરિક રચનાઓમાં જ નહિ પરંતુ તે વિવિધ સંસ્કૃતિઓમાં વેબ પેજીસની રચનામાં તેમજ આપણી સમયની સમજણમાં પણ પ્રતિબિંબિત થાય છે પછી ભલે આપણે વાતચીતમાં સમય મોનોક્રોમ અથવા પોલિક્રોમ હોય કે પછી આપણા સંવાદો અને વાતચીત દરમિયાન આપણે આપણી સમયની સમજ પ્રમાણે વિવિધ પાસાંઓનો ઉપયોગ કરી છીએ તેથી એક રીતે આપણે કહી શકીએ છીએ કે આપણી આજની વાતચીત વર્તુણૂકમાં પ્રોક્સિમીકસ સમજ એક અતિ મહત્વતા ધરાવે છે આ ચર્ચાને આગળ ચાલુ રાખવા માટે એમ કહી શકાય કે ઉચ્ચ સંદર્ભ વાતચીત સામાન્ય રીતે નમ્ર અને આદરણીય હોય છે તે ચોક્ક્સ પ્રોક્સિમિક અંતર જાળવી રાખે છે પરંતુ તે જ સમયે તે ક્યારેય સીધું હોતું નથી અને તેથી તે સુમેળતા અને સમાનતા વગેરે દ્વારા સાંકળે છે તે નીચા સંદર્ભ વાતચીતની પણ નિંદા કરે છે કારણ કે તે માને છે કે તે અસભ્ય છે અને તે પંક્તિઓ વચ્ચે વાંચવાની ક્ષમતા ધરાવતું નથી અને તેથી તે સરળ છે અથવા તો ખૂબ ઝડપી છે તે જ રીતે આપણે જાણી શકીએ છીએ કે નીચા સંદર્ભ વાતચીત એ સાચું અને ખુલ્લું માનવામાં આવે છે તે સૂચવવામાં આવે છે કે તે સરળતા સાથે સંકળાયેલું છે અને તેથી તેની પણ ચોક્ક્સ પ્રમાણભૂતતા છે તેથી દાવો પણ કરે છે કે સામાન્ય રીતે ઉચ્ચ સંદર્ભ વાતચીત માહિતી છુપાવે છે તે અહંકારી છે અને તેથી તેનો સરળતાથી વિશ્વાસ કરી શકતો નથી તે ખૂબ ઔપચારિક ખૂબ ધીમું પણ છે વગેરે વગેરે આ રેખાકૃતિ સૂચવે છે કેવી રીતે કોઈ પણ આંતર સાંસ્કૃતિક પરિસ્થિતિઓમાં આપણા માટે નીચા અને ઉચ્ચ સંદર્ભ સંસ્કૃતિનું કેટલું મહત્વ છે તે સમજવું જરૂરી છે સંદર્ભ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સાંસ્કૃતિક સંદર્ભમાં જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે ત્યારે તે આપેલી માહિતીનો ચોક્ક્સ અર્થ શું છે તે જાણવા અથવા આપેલી માહિતીને સમજવા તેનો ઉપયોગ કરે છે તે આપણને કાર્યસ્થળ પર માહિતીને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે અને તે જ સમયે નેતૃત્વની ભૂમિકાથી જુદા જુદા લોકોની અપેક્ષાઓ શું છે તે નક્કી કરવા વિવિધ શક્યતાઓની સમજ આપે છે આપણે કહી શકીએ કે દરેક અભિગમને પોતાની શક્તિ હોય છે આ વિશિષ્ટ વિડિયોમા ઉચ્ચ સંદર્ભ અને નીચ્ચા સંદર્ભવાળી સંસ્કૃતિઓ વચ્ચેના તફાવતો પર ખૂબ જ રસપ્રદ ટિપ્પણી પ્રદાન કરેલ છે જે તમે પછીથી ચકાસી શકો છો ઉચ્ચ અને નીચી સંદર્ભ સંસ્કૃતિ શું છે નીચી સંદર્ભ સંસ્કૃતિ શું છે નીચી સંદર્ભ સંસ્કૃતિમાં લોકો માટે કોઈ વાત કહેવી એ વધારે સામાન્ય છે અને આ મુદ્દાઓને કારણે તે વધુ માહિતીપૂણૅ માનવામાં આવે છે ઉચ્ચ સંદર્ભ સંસ્કૃતિ શું છે ઉચ્ચ સંદર્ભ સંસ્કૃતિ લાંબા ગાળાના સંબંધો પર આધાર રાખે છે ઉચ્ચ સંદર્ભ ઔપચારિક અને અર્થ સૂચિત કરે છે અને તમારે બૉડી લેંગ્વેજ જોવી પડે છે ઉચ્ચ અને નીચી સંદર્ભ સંસ્કૃતિના થોડા ઉદાહરણો અહીં નીચી વિરુદ્ધ ઉચ્ચ સંદર્ભે સંસ્કૃતીનું ઉદાહરણ છે ફ્રેન્ચ લોકો અનુભવે છે કે જર્મન લોકો સામાન્ય બાબત સમજાવીને તેમની બુધ્ધિનું અપમાન કરે છે જ્યારે જર્મન લોકો માને છે કે ફ્રેન્ચ મેનેજરો કોઈ માર્ગદર્શન આપતા નથી અહીં ઉચ્ચ સંદર્ભે સંસ્કૃતનું ઉદાહરણ છે ચાઇનીસ સંસ્કૃતિમાં ભોજન સમારોહમાં મહેમાનોને ઓછું ભોજન પીરસવું સ્ત્રી યજમાન માટે સામાન્ય વાત છે અતિથિઓ વધુ માંગે એ તેને પ્રસંશા તરીકે જોવે છે જો તેમને ખોરાક પસંદ ન આવે તો ચહેરો બગડવાથી પણ બચાવે છે આ નીચી સંદર્ભ સંસ્કૃતિનું ઉદાહરણ છે વ્યક્તિગત પ્રયત્નોને કારણે વ્યવસાય સારો અને વધુ સારો થઈ રહ્યો છે વ્યવસાયિક સંસ્કૃતિ અહીં ઉચ્ચ સંદર્ભ સંસ્કૃતિઓમાં એક દાખલો છે આ નીચા સંદર્ભ સંસ્કૃતીમાં ઓછું જોવા મળે છે ઉદાહરણ તરીકે ચીની લોકો ખરેખર પ્રતિષ્ઠાની સંભાળ રાખે છે આના પરથી તે નક્કી કરે છે કે શું તમે આદરને પાત્ર છો કે નહીં જર્મની જેવા નીચી સંદર્ભ સંસ્કૃતિમાં તેઓ તમારી કે તમારી પ્રતિષ્ઠાની ફિકર કરતા નથી જો તમે સખત પરિશ્રમથી કાર્ય કરો અને તેઓ આદર આપે છે જર્મન વ્યવસાયમાં એક સુપરવાઈઝરનો દરજ્જો તેના કર્મચારીઓ કરતા ઉચ્ચો હોતો નથી માત્ર અટલા માટે કે તેમનો હોદ્દો ઉંચો છે જો તમે સખત મહેનત કરો છો તો તમારા સુપરવાઈઝર તમને સમાન ગણે છે આ પૂર્વભૂમિકા સાથે હવે આપણે આ સ્થળલક્ષી સૂચિતાર્થોમાં સાંસ્કૃતિક તફાવત ની ચર્ચા કરીશું આપણે અંતરના મૂળભૂત ચાર ક્ષેત્રો જોઈ લીધા છે જે ઘનિષ્ઠ વ્યક્તિગત સામાજિક અને જાહેર છે આ ક્ષેત્રની બધીજ સંસ્કૃતિઓમાં અભ્યાસ કરવામાં આવે છે પરંતુ તે અંતર જે વિવિધ સંસ્કૃતિઓમાં આ જુદા જુદા અંતરોને આભારી છે ડેવિડ માત્સુમોટોએ આ સંદર્ભમાં અનેક અભ્યાસો ટાંક્યા છે તેમણે 1966ના વોટસન અને ગ્રેવસ અંગેના અભ્યાસમાં દર્શાવ્યુ છે જેમાં એવું જાણવા મળ્યું છે કે અમેરિકાના પુરુષોની તુલનામાં અરબ પુરુષો એકબીજાની નજીક બેસવાનું વલણ ધરાવે છે તે જ સમયે અરબ પુરુષો શરીરના સીધા અને સંઘર્ષાત્મક પ્રકારના અભિગમ સાથે જોવા મળતા હતા તેઓ આંખનો સંપર્ક અને ઉચ્ચા અવાજથી વાત કરતા હતા બીજો અભ્યાસ જે તેમણે દર્શાવ્યો છે તે ફોર્ટ્સન અને લાર્સન દ્વારા 1968 નો અભ્યાસ છે જેમાં જાણવા મળ્યું હતું કે લેટિન અમેરિકાના વિધાર્થીઓ યુરોપિયન પૃષ્ટભૂમિના વિદ્યાર્થીઓ કરતા વધુ નજીકથી વાતચીત કરવાનું વલણ ધરાવે છે આ અભ્યાસ શૈક્ષણિક વિશ્વવિદ્યાલયમાં કર્યો હતો તેમણે નોઇસજીરવાન દ્વારા 1977 અને 1978 માં કરવામાં આવેલા અભ્યાસને પણ દર્શાવ્યો છે અને તેમાં જાણવા મળ્યું છે કે ઇટાલિયન લોકો જર્મન અથવા અમેરીકન બંનેની સરખામણીમાં વધુ નજીકથી સંપર્ક કરે છે ડેવિડ માત્સુમોટોએ બીજા અભ્યાસમાં 1976 માં શૂટર દ્વારા કરવામાં આવેલો અભ્યાસ દર્શાવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે કોલમ્બિયન લોકો એ કોસ્ટા રિકન્સ કરતા વધારે નજીકના અંતરેથી વાતચીત કરે છે આ અવકાશી સૂચિતાર્થો આપણે આપણી માનસિકતામાં બનેલા સાંસ્કૃતિક તફાવતની સંભાવનાની સમજણ આપે છે આ રેખાકૃતી પણ આપણને સમજવામાં મદદ કરે છે કે કેવી રીતે વિવિધ સંસ્કૃતિઓ તેમના આંતર વ્યક્તિગત વ્યવહારમાં અંતરને સમજી અને અર્થઘટન કરે છે પ્રોક્સિમિક્સના સંદર્ભમાં બીજું પાસું જે આપણા માટે સમજવું મહત્વનું છે તે એ છે કે કેવી રીતે આપણી જાતી વિશેની સમજણ ને તે અસર કરે છે અને આપણી પ્રોક્સિમિક્સની સમજણને આપણા સામાજીક વંશવેલા અંગેની સમજણ કેવી રીતે પ્રભાવિત કરે છે અંતર હંમેશા સમાજમાં કોઈ ચોક્ક્સ જાતિ સંહિતા કેવી રીતે અમલમાં મૂકવા જોઈએ તે અંગેની આપણી સમજણ દ્વારા પ્રભાવિત થાય છે અને જુદી જુદી જાતિ સંબંધિત સંબંધોની અંદર અને સંબંધોની બહાર શક્તિ ભૂમિકા શું છે તે પણ સમજાવે છે આપણે જોયું કે સંપર્ક સંસ્કૃતિઓ કેવી રીતે ઓછા ક્રિયાપ્રતિક્રિયા અંતરનો ઉપયોગ કરે છે જ્યારે સંપર્ક વિનાની સંસ્કૃતિ આ નજીકના આંતર વ્યક્તિગત અંતર તેમજ એકબીજાને વારંવાર સ્પર્શવાનું ટાળે છે આ સાંસ્કૃતિક પદ્ધતિઓ હકીકતમાં એ સંકેત છે જે મનુષ્ય તેમના જીવનના પ્રારંભિક તબક્કે શીખે છે જુદા જુદા સંશોધકોના મત મુજબ બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળક આ સામાજિક સંકેત આત્મસાત કરી લે છે તેથી આ સામાજીક અને સાંસ્કૃતિક સંકેતો જે આપણી અંતર માટેની સમજને વ્યાખ્યાયિત કરે છે અને જે યોગ્ય જાતિ વર્તણૂક વિશેની આપણી સમજને વ્યાખ્યાયિત કરે છે તે ખૂબ વહેલી અને પ્રભાવશાળી ઉંમરે શીખી લે છે તેથી તે આપણા માનસિકતાનો લગભગ કાયમી ભાગ બની જાય છે સંદર્ભ એ આપણને સંદેશનો ઊંડાણપૂર્વકનો અર્થ સમજવામાં મદદ કરે છે જે આપણા રોજિંદા અને કાર્યકારી જીવનમાં કાર્યાત્મક હેતુઓ માટે અવકાશ અને અંતરની આવશ્યકતાને આધારે પસાર થાય છે વિશ્વમાં વિવિધ સમાજમાં અલગ અલગ જાતિના ધોરણો છે આ જાતિના ધોરણોમાં એકરૂપતા હોય તેવું જરૂરી નથી અને તેથી એવું જાણવા મળે કે વિવિધ પ્રકારની સંસ્કૃતિઓમાં વિવિધ નિયુક્ત જગ્યાઓ વિવિધ જાતિઓ માટે હોય છે તેથી આ વિચારને અંતરના જાતિકારણ અથવા જાતિકરણના અંતર તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને પરંપરાગત સંસ્કૃતિઓમાં જ્યારે જાતિ યોગ્ય વર્તણૂક જુદી જુદી જાતિના લોકો માટે ખૂબ જ અલગ હોય છે ત્યારે આ વિચાર આપણા માટે મહત્વનો બની જાય છે તેવું જોવા મળે છે કે વિવિધ જાતિના લોકો દ્વારા જાતિના આધારે લોકો જુદી જુદી રીતભાતમાં તેના અંતર અને હસ્તક્ષેપનું અર્થઘટન કરે છે અમુક સંશોધકોએ શોધી કાઢ્યું છે કે હિસ્પેનિક્સ યુરોપીયન અથવા કોકેશિય મૂળના લોકોને તેવું લાગે છે કે સ્ત્રીઓ તેમના વ્યક્તિગત અંતર પર કબજો કરે છે તેથી તેઓને ખરાબ કે ડર લાગતો નથી કે સ્ત્રીઓ તેમના વ્યક્તિગત અંતર પર કબજો કરી રહી છે અને બીજી બાજુ મધ્ય પૂર્વના લોકો તેમજ તેમની તીવ્રતાની દ્રષ્ટીએ તેઓ આફ્રિકાના લોકો દ્વારા અનુસરવામાં આવે છે જેમને મોટે ભાગે લાગે છે કે સ્ત્રીઓ તેમના વ્યક્તિગત અંતર પર કબજો કરે છે આ બીજા પાસાઓમાં અંતરની સમજણ જોઈ શકાય છે જ્યાં સુધી વિવિધ જાતિઓનો સંબંધ છે ત્યાં સુધી સંસ્કૃતિઓના વર્તનના જુદા જુદા મોડ્યુંલ છે અંતરનો કેવી રીતે ઉપયોગ કરવો તે આપણી સમજણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે વિવિધ સંસ્કૃતિઓમાં પુરુષ દ્વારા જાતિ સંબંધિત પરિસ્થિતિમાં પ્રોક્સિમીક્સની સમજ સ્ત્રીઓની સમજની તુલનામાં અલગ હોય છે અમુક સંસ્કૃતિઓમાં આપણે શોધી શકીએ છીએ કે સામાજિક પરિસ્થિતમાં સ્ત્રીઓને જ્યારે જાતિગત પરિસ્થિતિમાં ક્રિયાપ્રતિક્રિયા કરવી પડે છે ત્યારે તે વધુ સંવેદનશીલ થાય છે અને તેથી તેઓ પુરુષો દ્વારા વ્યક્તિગત અંતર પર કબજો ટાળવાનો પ્રયાસ કરે છે સામાન્ય રીતે એવું કહી શકાય કે ડાયડીક ક્રિયાપ્રતિક્રિયાઓ દરમિયાન નજીકની પ્રોક્સિમેટી ઉચ્ચ વર્ચસ્વ દર્શાવે છે અને ઘણી સંસ્કૃતિઓમાં આપણે જાણીએ છીએ કે આ ઉચ્ચ વર્ચસ્વની ભૂમિકા સામાન્ય રીતે પુરુષની માનસિક લાક્ષણિકતા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે અને તેથી ખાસ કરીને આવી સંસ્કૃતિઓમાં રૂઢિબદ્ધ ધારણાઓ મજબૂત હોય છે આ બધી ચર્ચા પાછળનો વિચાર એ છે કે આપણી અંતર ની સમજ કેવી રીતે આપણે બીજા લોકો સાથે વ્યક્તિગત ક્રિયાપ્રતિક્રિયા માં વાટાઘાટો કરીએ છીએ અને તે ચોક્કસ સંસ્કૃતિમાં જાતિની ભૂમિકાઓની આપણી સમજણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે આ તફાવતો પ્રત્યેની આપણી સંવેદનશીલતા જે સાંસ્કૃતિક તેમજ વ્યક્તિગત હોય શકે છે કારણ કે આપણે જાણી શકીએ છીએ કે સમાન સંસ્કૃતિમાં પણ વ્યક્તિગત વર્તન અલગ હોય છે તેથી આ તફાવતો પ્રત્યેની આ સંવેદનશીલતા આપણને વાતચીતમાં વધુ અસરકારક વ્યક્તિમાં પરિવર્તિત કરશે કારણ કે તે આપણને વધુ સારી સહાનુભૂતિ લાવવા માટે સક્ષમ બનાવશે પ્રોક્સિમીક વર્તન સમજવા દરમિયાન આપણે બીજી સાવચેતી એ રાખવી પડે છે કે સાંસ્કૃતિક ધોરણોને ધ્યાનમાં લેવા ક્યારેય સાંસ્કૃતિક તફાવતોને સાંસ્કૃતિક રૂઢિબદ્ધ ધારણાઓ માં ફેરવવા જોઈએ નહિ બીજું પાસું એ છે જે આપણા માટે પ્રોક્સિમીક્સના સંદર્ભને વિવિધ પરિમાણોથી સમજવું મહત્વપૂર્ણ છે જે હોલએ શરૂઆતમાં વાત કરી હતી હોલના અનુસાર પ્રોક્સિમીક્સ વર્તન એ આઠ જુદા જુદા પરિમાણોનું કાર્ય છે તેમણે આ વિવિધ પરિમાણોને મૂળભૂત રીતે સાંકેતિક પદ્ધતિ તરીકે વિકસાવી છે જેથી આ પરિમાણો સંશોધન હેતુ યોગ્ય ધોરણો પર રેકોર્ડ થઈ શકે આ પદ્ધતિ સંશોધનકારોને પણ વધુ પડતી ચોકસાઈ રાખવા સક્ષમ કરે છે પ્રથમ પરિમાણ જેનો તેમણે ઉલ્લેખ કર્યો છે તે મુદ્રાંકન લૈંગિક ઓળખકર્તા છે જે મુદ્રાઓ સાથે સંબંધિત છે જે લોકો તેમના લિંગ અનુસાર લે છે આપણી મુદ્રાંકન લૈંગિક ઓળખકર્તાઓની સમાજમાં સંસ્કૃતિની ભૂમિકા મહત્વની છે તેમણે જે બીજા પરિણામની વાત કરી છે તે SFP એકસિસ અથવા સોશિયોફયુગલ અથવા સોશિયોપેટલ અભિગમ છે તે પણ સાંસ્કૃતિક રૂપે કોડેડ થયેલ છે અને તે આપણી ઉંમર જાતિ પ્રતીષ્ઠા તેમજ સામાજિક પરિસ્થિતિ સાથે પણ જોડાયેલું છે સોશિયોફયુગલ તે અંતરની ગોઠવણીનું વર્ણન કરે છે જે લોકોને એકબીજાથી દૂર રાખે છે અને સોશિયોપેટલ અંતરની ગોઠવણી એ તે વ્યવસ્થાની રચના છે જે લોકો ને એકબીજા સાથે ખેંચે છે ત્રીજા પરિમાણ વિશે તેમણે જે વાત કરી છે તે ગૌ ચિકિત્સાત્મક પરિબળો સાથે સંબંધિત છે તે શરીરના અવયવોની સ્થિતિ અને જુદી જુદી રીતો પર જુએ છે જેમાં શરીરના ભાગો એકબીજાને સ્પર્શ કરી શકે છે તેમણે ચાર રીત સમજાવી છે અને જુદા જુદા શરીરના ભાગો એકબીજાને સ્પર્શ કરી શકે છે તે પછી તે સ્પર્શ સંકેત વિશે વાત કરે છે જે તે સ્પર્શની માત્રા છે જે દરેક ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન અનુમતિપાત્ર છે લોકો કેવી રીતે સ્પર્શ કરે છે તેઓ એકબીજાને કેટલી વાર સ્પર્શ કરે છે શું આ સ્પર્શ આકસ્મિક છે કે પછી લાંબા સમય સુધી છે કે આળપંપાળ વાળું છે કે તે પકડી રાખે છે પછી ભલે લોકો આ સ્પર્શોને સેહલાઈથી સ્વીકારે અથવા તેઓ અસ્વસ્થતા અનુભવે છે તેથી વારંવાર જાહેરમાં એકબીજાને સ્પર્શવાની માત્રા આપણી સાંસ્કૃતિક સમજ દ્વારા અભિસંધિત છે અને તે જ સમયે શરીરના જે ભાગને સ્પર્શ કરવામાં આવે છે તે પણ આપણી સાંસ્કૃતિક સમજ દ્વારા નક્કી કરવામાં આવે છે આપણે આપણી આગળની ચર્ચાઓ માં ખાસ કરીને હેપ્ટિકસની ચર્ચાઓમાં જોશું કે કેવી રીતે અમુક સંસ્કૃતિઓમાં માથા પર નો સ્પર્શ અશુભ માનવામાં આવે છે તેમણે જે પાંચમા પરિમાણની વાત કરી છે તે રેટિનલ ના સંયોજનની વાત કરી છે તે આંખના સંપર્કની માત્રા તેમજ આંખના સંપર્કની પ્રકૃતિ છે કે પછી તે તીક્ષ્ણ સ્પષ્ટ પેરિફેરલ હોય કે પછી તેની અવગણના હોય આપણે જોઇશું કે આપણા જાતિના તફાવતો તેમજ કોઈ પણ સંસ્થા માં હોદ્દાનો વંશવેલો એ આપણી સામાજીક સમજ પર આધારિત છે પછી તે થર્મલ અને ઓલ્ફેકશન કોડસ ના વિશે પણ વાત કરે છે થર્મલ કોડએ શરીરના તાપમાનની માત્રા સાથે સંબંધિત છે જે લોકો એકબીજા માંથી મેળવે છે અને તે ત્યારે જ કાર્ય કરે છે જ્યારે આપણે એકબીજાની ખૂબજ નજીક હોઈએ છીએ ઓલ્ફેક્ટરી કોડસ મૂળભૂત રીતે અર્થઘટનો તેમજ સંદેશાઓ સાથે સંબંધિત છે જે આપણે આપણાં શરીરના ઓડોરની મદદથી વ્યક્ત કરીએ છીએ આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે અમુક સંસ્કૃતિઓમાં તેને પ્રાધાન્ય આપવામાં આવે છે અને કેવી રીતે અમુક સંસ્કૃતિઓમાં પ્રાધાન્ય કે સ્થાન આપવામાં આવતું નથી ત્યારબાદ અંતમાં તેમણે જે વાત કરી તે અવાજની તીવ્રતા સાથે સંબંધિત છે જે અંતર સંબંધચર્ચા હેઠળનો વિષય તેમજ સંસ્કૃતિ અને બીજા ઘણા પરિબળો ને આધીન હોય છે આ પદ્ધતિઓ અને પરિમાણો જૈવિક છે અને તેઓના મૂળ જીવતંત્રના શરીર વિજ્ઞાનમાં છે તે જરૂરી નથી કે પ્રોક્સિમીક્સના વર્તણૂકની આપણી સમજણમાં આ બધા આઠ પરિબળોનું સમાન મહત્વપૂર્ણ હોય અને આ બધા પરીબળો માં સમાન સ્તરની જટિલતા હોતી નથી ઉદાહરણરૂપે થર્મલ અને ઓલ્ફેક્સન ઇનપુટની આપણી સમજ ની તુલનામાં આપણી દ્રષ્ટિ પ્રત્યેની સમજણ ઘણી જટિલ છે આ પરિણામોની ચર્ચા કર્યા પછી તેને કહ્યું કે અંતરના ચાર મૂળભૂત ક્ષેત્રોની સાંસ્કૃતિક સમજ તરીકે ઓળખાવી શકાય છે જો કે આ ક્ષેત્રોના વિશિષ્ટ વર્તન પ્રતિસાદો આપણી વિશિષ્ટ સાંસ્કૃતિક રૂઢિઓ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી ફરી પાછા આપણે જાણી શકીએ છીએ કે હોલએ વારંવાર પ્રોક્સિમીટીની સાંસ્કૃતિક સમજણને મહત્વ આપ્યું છે બીજું પાસું જે આપણી પ્રોક્સિમીક્સની સમજ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે કે કેવી રીતે આપણે આપણી આજુબાજુ બિલ્ટ સ્પેસ બનાવી અને ઉપયોગ કરીએ છીએ જે આપણા અર્ધજાગ્રત પ્રોક્સિમીક્સ સમજણને પ્રતિબિંબિત પણ કરે છે આપણામાંના ઘણા લોકોને ખબર હોતી નથી કે પ્રોક્સિમીક વર્તન એ આપણી સાંસ્કૃતિક સમજને સંચાલિત કરે છે પરંતુ જ્યારે આપણે કોઈ સૂચન કરેલ હોય અને તેનું ઉલ્લંઘન કરીએ અથવા જ્યારે આપણે કોઈ પણ બીજા દેશની મુલાકાત લેતા હોય છે ત્યારે અત્યાર સુધી અનુભવતા અંતરની ગોઠવણી કરતા ઘણી અલગ હોય છે ત્યારે આપણે આ ધોરણો વિશે તીવ્રપણે સભાન હોઈએ છીએ સાંસ્કૃતિક અંતર આપણને સંબંધની પ્રકૃતિ વિશે ઘણું કહે છે અને અહીં હું કેથરિન સોરેલની ની મદદ લઈશ જેમણે ટિપ્પણી કરી છે કે જો કોઈ વ્યક્તિગત અંતર જાળવતું નથી અને વધારે નજીક આવે છે તો તમને વારંવાર એવું લાગશે કે અહીં શું થઈ રહ્યું છે ' તેથી આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે જો આપણે પ્રોક્સિમીક્સના સમાજના સાંસ્કૃતિક તફાવતને ધ્યાનમાં ન લઈએ તો આપણી સાંસ્કૃતિક દ્રષ્ટિ વિવિધ ભ્રામક માન્યતાઓ સેહલાઇથી ઉત્પન્ન કરી શકે છે આપણી પ્રોક્સિમીટીની સમજણમાં આપણે આપણા અંતરને જે રીતે ઔપચારિક અથવા અનૌપચારિક રીતે ગોઠવીયે છીએ તે પણ મહત્વપૂર્ણ છે તેમ છતાં આપણી અંતર વિશેની સમજણની ગોઠવણી આપણા પ્રોક્સિમીક્સના અભ્યાસનો ભાગ છે અને સાંસ્કૃતિક વિવિધતાને સમજવું મહત્વપૂર્ણ છે હજી આપણે એવું કહી શકીએ છીએ કે અંતરની સમજ આપણી ત્રણ મૂળભૂત પ્રકારની સમજ દ્વારા સંચાલિત થાય છે તે સાચું છે કે અંતર વિશેની સાંસ્કૃતિક સમજ અસ્તિત્વ ધરાવે છે ઉદાહરણ તરીકે એક ખૂબજ નાનો ઓરડો જે ભાગ્યે જ સજ્જ છે તે વ્યક્તિને હુંફાળો લાગે છે બીજી તરફ જે વ્યક્તિ એક પ્રભાવી સંસ્કૃતિમાં જન્મ્યો છે તેને આજ ઓરડો દમનકારી અને ઉજ્જડ લાગશે પરંતુ તેમ છતાં આપણે જોઈ શકીએ છીએ કે સંશોધનકારોએ ત્રણ જુદા જુદા પ્રકારના અંતર નિર્દેશ કર્યા છે જે નિશ્ચિત લક્ષણો સ્થાન અર્ધ નિશ્ચિત લક્ષણો સ્થાન અને બિન નિશ્ચિત સુવિધા સ્થાન છે અર્ધ નિશ્ચિત લક્ષણો જગ્યા તે છે જેમાં આપણે વિવિધ પ્રકારના પ્રોક્સિમીક્સ અને સંસ્કૃતિની મહત્તમ અસર શોધી શકીએ છીએ ઉદાહરણ તરીકે સોશિયોફ્યુગલ અને સોશિયોપેટલની અંતર ગોઠવણીની સમજ એ અર્ધ નિશ્ચિત લક્ષણો જગ્યાની ગોઠવણી મહત્તમ સરખી છે નિશ્ચિત લક્ષણ જગ્યા એ આપણે સતત આપવામાં આવતી સુવિધાઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે તે સ્થાયી પાસાઓ કે જેને આપણે સામાન્ય રીતે બદલી શકતા નથી ઉદાહરણ તરીકે દીવાલ પ્રાદેશિક સીમાઓ વગેરે અને જે રીતે આપણે ઓફિસ ઈમારતો અથવા શાળાઓ અથવા શોપિંગ મોલ ધાર્મિક જગ્યાઓ જાહેર મનોરંજન સ્થળો વગેરે બાંધીએ છીએ તેમાં નિશ્ચિત લક્ષણ જગ્યા મહત્વની છે તેથી આપણે જે રીતે આપણી નિશ્ચિત લક્ષણોની જગ્યાની લાક્ષણિકતાઓ સમજીએ છીએ તે આપણા જીવનના ખૂબ પ્રારંભિક તબક્કે જ આંતરિક બની જાય છે હોલએ તેના માટે જે વિશ્વનો ઉપયોગ કર્યો છે તે સ્કિનરિયન રીઈન્ફોસૅમેન્ટ પ્રક્રિયા છે હવે યથાર્થ રીતે સ્કીનરિયન દ્વારા સૂચવવામાં આવેલી આ રીઈન્ફોસૅમેન્ટ પ્રક્રિયા શું છે Skinner પ્રખ્યાત વર્તણૂક વૈજ્ઞાનિકએ આ પ્રેરણાના સિદ્ધાંતને આગળ વધારતા તેમણે કહ્યું હતું કે સજા અને પ્રેરણાના આધારે લોકો કાયમી માટે અમુક વર્તણૂક શીખી જાય છે અયોગ્ય વર્તનએ જ્યારે સજા કરવામાં આવે છે ત્યારે વર્તનને યોગ્યતા આપવામાં આવે છે તેથી તે સ્કિનરીયન રીઈન્ફોસૅમેન્ટ પ્રક્રિયા દ્વારા જેમાં નાના બાળકો તરીકે આપણે બધા આપણા નિશ્ચિત લક્ષણોના અંતરના આંતરિક મહત્વ દર્શાવીએ છીએ બીજું અર્ધ નિશ્ચિત લક્ષણ જગ્યા છે અર્ધ નિશ્ચિત જગ્યાએ ગતિશીલ તત્વોની ગોઠવણી દ્વારા બને છે ઉદાહરણ તરીકે આપણે જે રીતે રાચરચીલું વગેરેની મદદથી પડદા આવરણ વિભાજક દીવાલ બનાવી છીએ અને તે જ સમયે આપણે રંગનો ઉપયોગ કરી છીએ તેથી આ બધા સીમા બનાવનાર છે અને તેઓ આપણને સમજવા માટે સક્ષમ કરે છે કે પદ્ધતિનું કેવી રીતે અર્થઘટન થાય છે જો તમે કોઈ ઓરડામાં જાવ છો તો ઓરડામાં રાચરચીલું વગેરે કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેના આધારે આપણા પર ચોક્ક્સ પ્રભાવ પડે છે તેથી ફ્કત રાચરચીલુંની ગોઠવણી જોઈને આપણે જાણી શકીએ છીએ કે આપણે એક એવી રીતે વિકાસ કરી શકીએ છીએ કે મૈત્રીપૂર્ણ વાતાવરણ હોય કે નહિ જેમાં સંદેશા આપણને આપવામાં આવે છે જ્યારે આપણે કોઈ ખાસ ઓફીસની જગ્યાને જોઈએ છીએ તે તરત જ સ્પષ્ટ થઈ જાય છે કે ઓફીસ અંતર રચનાઓ વગેરેમાં કેટલીક સખતાઈ છે ઉદાહરણ તરીકે જો તમે આ વિશિષ્ટ તસવીર જુઓ જે જમણા હાથના ઉપરના ખુણા પર છે આપણે શોધી શકીએ છીએ કે તે આપણને ખુલ્લી અને મૈત્રીપૂર્ણ જગ્યા હોવાનું સૂચન અને છાપ આપે છે અન્ય લોકોની તુલનામાં આપણે જાણી શકીએ છીએ કે અલગ ઓફિસ અંતર આપણને તેના તરફ ખેંચે છે જ્યારે કોઈ વ્યક્તિ અવકાશી સુવિધાઓ અથવા આંતરિક વ્યક્તિગત અંતર બદલી કરે ત્યારે બિન નિશ્ચિત સુવિધા સ્થાનએ અનૌપચારિક અને ગતિશીલ બને છે તે એક એવું અંતર છે તેનાથી સચેત થયા વિના અરસપરસ વચ્ચે આ અંતર જાળવવામાં આવે છે તે અવસ્થા તેની આસપાસની જગ્યા યોગ્ય બનાવવા માટે તે વ્યક્તિ વિશે કંઈક કહે છે તેથી તમે એ પણ નોંધ્યું હશે કે જ્યારે આપણે એકબીજા સાથે સંપર્ક કરીએ છીએ અને ખાસ કરીને જ્યારે આપણે બેસવાની જગ્યા કબજે કરીએ છીએ ત્યારે આપણે ફકત તે જ સ્થાન પર કબજો નથી મેળવતા જે અદ્રશ્ય પરપોટો આપણી આસપાસ છે પરંતુ તે જ સમયે આપણે આપણી આસપાસની જગ્યા પર પણ કબજો મેળવ્યો હોય છે આપણે ત્યાં અમુક કલાકૃતિઓ મૂકવા માગીએ છીએ આપણે ત્યાં અમુક વસ્તુઓ મુકવા માંગીએ છીએ અને જો કોઈ ટેબલ પર અચાનક કોઈ ફાઈલ અથવા ચા નો કપ આપણી તરફ ખસેડે છે તો આપણે ઉલ્લંઘન અનુભવીએ છીએ તેથી આપણે જાણી શકીએ છીએ કે જ્યારે કોઈપણ અણગમતો અવાજ હોય અથવા કોઈ તાકીને જોવે અથવા સુગંધ આવે છે ત્યારે આપણે જાણી શકીએ છીએ કે લોકો યોગ્ય અંતર જળવાતા નથી અને નજીક આવીને અંતર નું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જેની આપણે બધા નિંદા કરીએ છીએ તેથી આપણે શોધી શકીએ છીએ કે આપણી બિન નિશ્ચિત જગ્યાના લક્ષણની સમજણ એ આપણી માનસિકતા સાથે સંબંધિત છે અને આ તે જ અંતર પણ છે જે સંભવત કોઈપણ પરિસ્થિતિમાં આપણા કાર્ય પ્રદર્શનને અસર કરવાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે આ પણ બિન નિશ્ચિત જગ્યા ના લક્ષણની સમજ છે તેથી તે એક અંતર છે જે આપણા શરીરની આસપાસ હોય છે અને આપણામાંના દરેકને આ જગ્યા આપણી પોતાની હોવાનું માનીએ છીએ સ્થાપત્ય રચનાને આજુબાજુ મૂકવાની રીત સાથે પ્રોક્સિમીક્સ પણ ખૂબ નજીકથી જોડાયેલું છે આપણે આપણી નિશ્ચીત અંતરની ચર્ચામાં તે પણ જોયું છે કે કોઈ ખાસ સ્થાપત્ય ડીઝાઈન કોઈ ખાસ સંદેશ આપે છે અને તેથી આપણે જાણી શકીએ છીએ કે તેને શાંત ભાષા પણ માનવામાં આવે છે જેના દ્વારા લોકો તેમના વલણો લાગણીઓ અને અન્ય લોકો વિશેના નિર્ણયો પણ ધરાવે છે નવી શહેરીકરણની કલ્પનાએ તેનું તાજેતરનું ઉદાહરણ છે જેને શિલ્પકામ તથા સ્થાપત્યકામ યોગ્ય સંદર્ભ પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે સામાજિક અંતરની રચના અને સામાજિક માળખું માણસો દ્વારા બનાવેલ પર્યાવરણ અને માનવ વર્તન વચ્ચેના ઇન્ટરફેસ એ સ્થાપત્ય અને આયોજનના સૌથી પડકારરૂપ ખ્યાલો છે આપણે જે રીતે તેને પ્રતિક્રિયા આપીએ છીએ તે પણ નોંધવું ખૂબ જ રસપ્રદ છે ઉદાહરણ તરીકે સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે યુ એસની મુલાકાત લેતા જર્મન વ્યવસાયિક લોકો ઓફિસ અને વ્યવસાયીક ગૃહોના ખુલ્લા દરવાજા હળવા વલણ તરીકે જુએ છે જે લગભગ અસહ્યતા જેવું છે તેઓને નિખાલસતા પસંદ નથી જે સ્થાપત્યમાં રજુ કરવામાં આવ્યું છે બીજી તરફ જ્યારે અમેરિકામાં રહેતા વ્યક્તિ જર્મનની ઓફિસની મુલાકાત લે છે ત્યારે તેઓ બંધ દરવાજો ગુપ્તતા તરીકે જુએ છે તેઓ કદાચ કંઇક છુપાવે છે જે લગભગ કાવતરાં વાળું છે તેવુ વિચારે છે તેથી તમે જાણી શકશો કે આ સમજણ નો વિકાસ આપણા સાંસ્કૃતિક સમજ પર નભે છે કે કેવી રીતે આપણી પ્રોક્સિમીક્સ સ્થાપત્ય રચનાઓમાં વિકસિત થાય છે આંતરિક ભાગની જગ્યાને આપણે જે રીતે જોતા હોઈએ છીએ તે રીતે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે તેથી સામાજિક અને સાંસ્કૃતિક અંતર જે લોકો જાળવી રાખે છે તે આંતરિક રચના સાથે પરસ્પર સંકળાયેલા છે તેથી આપણે જાણી શકીએ છીએ કે સાંસ્કૃતિક ધોરણો બદલતા આંતરિક રચના પણ બદલાય જાય છે આપણે તે પણ જોઈ શકીએ છીએ કે હવે આપણી ઓફિસમાં વ્યક્તિગત કાર્ય સંસ્કૃતિમાંથી જૂથ અથવા ટીમ કાર્ય સંસ્કૃતિ તરફ સ્થળાંતર થઈ રહ્યું છે તેથી જો ભૂતકાળમાં ઓફિસ પ્રમાણમાં વધુ નિશ્ચિત અને વ્યક્તિગત ડેસ્ક થી ગોઠવવામાં આવી હતી હવે સ્માર્ટ ઓફિસના વલણની શરૂઆત સાથે વર્કસ્ટેશન વધુ ને વધુ ફ્લેક્ષિબલ બન્યા છે જ્યાં વિવિધ ટીમને વિવિધ કાર્યો માટે ગોઠવી શકાય છે તેથી જગ્યા વધારે નિશ્ચીત નથી રહી અને પ્રવૃત્તિઓના આધારે વર્કસ્ટેશન બદલાઈ પણ શકે છે પરંતુ નિશ્ચિત ઓફીસની જગ્યાની આદત ધરાવનાર વ્યક્તિ બિન નિશ્ચિત જગ્યામાં સમાન સ્તરના કાર્યનો ઉત્સાહ અનુભવી શકશે નહીં કંપનીઓને પ્રવૃત્તિઓની વહેંચણી માટે યોગ્ય ઓફિસની પણ જરૂર હોય છે પરંતુ તે જ સમયે તેઓએ લોકો વચ્ચે રહેલા અંતર માટે આદરની પરવાનગી આપવી જોઈએ તેથી ખુલ્લી જગ્યાઓમાં આપણા માટે એકોસ્ટિક આઇસોલેશન અને તે જગ્યા માટે પણ ક્ષેત્રો બનાવવા જરૂરી છે જેને વ્યક્તિગત ક્ષેત્રે તરીકે ઓળખવું જોઈએ આપણી ક્ષેત્ર વિશેની સમજ એ આપણા પ્રોક્સિમીક અંતરના ચાર ક્ષેત્રોની સમજ સાથે વધુ જોડાયેલી છે મુખ્યત્વે શરીરના ક્ષેત્રો તરીકે ઓળખાય છે તે પરપોટો છે જે આપણે આપણી આસપાસ લઈ જઈએ છીએ પછી એક પ્રાથમિક ક્ષેત્ર છે જે સ્પષ્ટરૂપે આપણા માટે જ છે ઉદાહરણ તરીકે આપણું પોતાનું ઘર આપણી કાર પછી એક ગૌણ ક્ષેત્ર છે જ્યાં આપણે અમુક સંગઠન વિકસાવીએ છીએ કારણ કે આપણે ત્યાં જઈએ છીએ અને કેટલાક કામ કરીએ છીએ તે આપણી ઓફિસની જગ્યા હોય શકે છે તે આપણી શાળા વગેરે હોઈ શકે છે અને અંતિમ સાર્વજનિક ક્ષેત્ર છે જે ખુલ્લી જગ્યા છે તેથી જગ્યા ઓળખની ભાવના પણ પ્રદાન કરે છે અને જો આસપાસ સારી રીતે નિર્ધારિત જગ્યા હોય તો આપણે જોઈ શકીએ છીએ કે તે આપણે ચોક્કસ ઓળખ નિયંત્રણ અને સ્થિરતાની ભાવના પણ આપે છે આપણે માર્કર્સના ઉપયોગનો ઉલ્લેખ કર્યો છે જે અમુક લોકો આપણી આસપાસ ઉપયોગ કરે છે અને આપણે જાણીએ છીએ કે તે એક ખૂબ જ રસપ્રદ રીત છે સમજવા માટે કે સંબંધો પ્રતિષ્ઠા અને શક્તિની ગતિશીલતા આપણી આસપાસ કેવી રીતે પ્રદર્શિત થાય છે તમે કદાચ નોંધ્યું પણ હશે કે બંધ ઓફિસની જગ્યાઓ પર જ્યાં સારી સંખ્યામાં લોકોને બેસવું પડે છે અને ઘણાં કલાકો સુધી કામ કરવું પડે છે ત્યાં કાચની નાની વીભાજક દીવાલ હોય શકે છે પરંતુ તે જ સમયે તેઓ ચોક્ક્સ જગ્યા નક્કી કરવા માટે સક્ષમ છે જે પોતાની જગ્યા છે તેથી તે આપણને આપણા પ્રાદેશિક અધિકારો સમજવામાં મદદ કરે છે તમે નોંધ્યું હશે કે ઉપાહારગૃહ ટેબલની ગોઠવણી જો બે લોકો માટે હોય તો ઉપાહારગૃહ માલિક સામાન્ય રીતે નાની વસ્તુઓ ટેબલની મધ્યમાં મૂકી દે છે તે નાની કેચઅપ બોટલ અથવા મીઠું શેકર્સ વગેરે મધ્યમાં મૂકી દેતા હશે તેથી જો ગોઠવણ કરવામાં આવે તો આ તમારી જગ્યા છે અને આ મારી જગ્યા છે તમે પણ જોયું હશે કે જો તે બેઠકમાં મિત્રો બેઠેલા હોય તો તેઓ ખૂબજ આકસ્મિક રીતે આ બેઠકને બાજુ પર મૂકી દેશે જેથી તે દિવસની વાતચીત કરવા માટેની તેમની વચ્ચે જગ્યા સમાનરૂપે વહેંચાયેલી રહે બીજી બાજુ જો તમે એક કપ ચા પી રહ્યા હોવ અથવા કોઈ અન્ય વ્યક્તિ સાથે ઉપાહારગૃહમાં થોડો સમય પસાર કરી રહ્યા હોવ જ્યાં ટેબલ ફક્ત બે લોકો માટે ગોઠવવામાં આવ્યું હોય પરંતુ તમે ખાસ કરીને અન્ય વ્યક્તિ સાથે ખૂબજ મૈત્રીપૂર્ણ નથી અને તમે કંઇક ઔપચારિક અને કઠોર સ્વરમાં કહો છો ત્યારે એક ખૂબ નાનો પ્રયોગ કરવાનો પ્રયાસ કરો માની લો કે આ મીઠું શેકર અથવા કેચઅપ બોટલ છે એ અજાણતા તેને બીજી વ્યકિતની આ બાજુ થોડું મૂકવાનો પ્રયાસ કરો જેથી તમારા ટેબલ ની બાજુ ની જગ્યા મહત્તમ થઈ જાય છે 5 થી 10 મિનિટમાં તમે જોશો કે જગ્યા વધારવા જે તમે પ્રક્રિયામાં ઘટાડી છે બીજી વ્યક્તિ તેને તમારી બાજુ તરફ કરશે તમે પાછું ખસેડવા પ્રયત્ન કરો છો વ્યક્તિ ફરીથી તેને પછુ ખસેડશે હકીકત ધ્યાનમાં લીધા વગર કોઈ કેટલું રાહત્કારી અને પરિચિત પોતાની પ્રોક્સિમીટીની સમાજમાં હોય છે તમે જલ્દીથી જાણી જશો કે તે એક રસ્સી યુદ્ધ છે જેમાં લોકો નમક અને શેકર્શ એકબીજાની જગ્યા તરફ ધકેલે છે તેથી તમે જોશો કે તે શક્તિની ગતિશીલતાનું પ્રદર્શન કરે છે તે સંબંધનું પણ પ્રદર્શન કરે છે તમે તે પણ જાણશો કે જો તમે 2 દિવસ માટે પરિષદમાં જઈ રહ્યા છો તો લોકો જઈ અને કોઈ ચોક્કસ બેઠક પર કબજો લે છે અને બધા સત્રોમાં વારંવાર એ જ બેઠક પર કબજો લે છે કારણ કે તેઓએ અજાણે ચોક્ક્સ જોડાણ વિકસિત કર્યું છે તેથી તમે જોશો કે પ્રોક્સિમીટી વિશેની આપણી સમજ એ આપણી વાતચીતના આ પાસાંઓને સમજવામાં મહત્વના છે બેઠક વ્યવસ્થામાં પણ આપણે શોધી શકીએ છીએ કે પ્રોક્સિમીકસ વર્તન વચ્ચે અને તેની જૂથ રચનાઓ બેઠક વ્યવસ્થા અને શકિત અને નેતૃત્વના સમીકરણો વચ્ચે જોડાણ છે બેસવાની સ્થિતિની કેન્દ્રિતતા આપમેળે પાવર પ્લે રજૂ કરે છે જૂથ શારીરિક વ્યવસ્થામાંનું સૌથી કેન્દ્રીય સ્થાન સભ્યો દ્વારા વધુ ભાગીદારીની મંજૂરી આપે છે તે જ સમયે તે વ્યક્તિને ચોક્ક્સ વર્ચસ્વ પણ પ્રદાન કરે છે અને તે અન્ય લોકોની ધારણા સાથે પણ જોડાયેલું છે કે તે વ્યક્તિનું નેતૃત્વ માનવામાં આવે છે તમે જોશો કે પ્રોક્સિમીક્સ વિશેની આપણી સાંસ્કૃતિક સમજના પાસાંઓ સ્ટેજ થિયેટરમાં અને ફિલ્મમાં જગ્યાની રચના ઉપર પણ હાથ ધરવામાં આવ્યા છે જે રીતે લોકો સ્ટેજ પરની ગોઠવણી અને તેની સાથે સંબંધિત વિવિધ ગુણધર્મોને પસંદ કરે છે તે પ્રોક્સિમીટીની સાંસ્કૃતિક સમજને પણ પ્રગટ કરે છે તેથી આજે આપણે પ્રોક્સિમીક્સની આપણી ચર્ચા સમાપ્ત કરીએ છીએ તમે જોશો કે છેલ્લા બે મોડ્યુલમાં આપણે ચર્ચા કરેલા ઘણાં પાસાં ફરીથી લેવામાં આવશે જ્યારે આપણે બિન મૌખિક વાતચીતના જુદા જુદા પાસાંઓને જોશું કારણ કે બિન મૌખિક વાતચીત ના કોઈ પણ પાસાને અલગથી લઈ શકતા નથી આપણા હવે પછી ના મોડ્યુલમાં આપણે આંખના સંપર્કની ભાષા એક્યુલિસિક્સ જોશું